આ સત્રમાં આપનું સ્વાગત છે હવે અમે MC DC ટેસ્ટીંગ તરફ ધ્યાન આપીશું હજી સુધી આપણે સફેદ બોક્ષ ટેસ્ટીંગ અને વિવિધ પ્રકારની કવરેજ પર આધારિત ટેસ્ટીંગ તકનીકીઓ તરફ ધ્યાન આપીએ છીએ તો ચાલો સફેદ બોક્ષનું ટેસ્ટીંગ જોઈએ છેલ્લા સત્રમાં અમે કન્ડિશન ટેસ્ટીંગ તરફ ધ્યાન આપતા હતા અને જો તમને યાદ હોય કે એક સરળ કન્ડિશન ટેસ્ટીંગ દરેક એટોમિક કન્ડિશન સાચા અને ખોટા બંને મૂલ્યોની બનેલી છે તેથી આપણે જોયું કે કંડિશન ટેસ્ટીંગ ના ઘણા પ્રકારો છે જેને એક બેઝીક કન્ડિશન ટેસ્ટીંગ કહેવામાં આવે છે જે એક સરળ ટેસ્ટીંગ છે અને અહીં આ કન્ડિશન અભિવ્યક્તિ જેવા કેટલાક નિવેદનમાં અનેક એટોમિક કન્ડિશન નો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે 10 કરતા વધારે b એ 50 કરતા ઓછી એસેટેરા અને આ ટેસ્ટીંગ બેઝીક કન્ડિશન ટેસ્ટીંગ છે આ માટે આપણને ટેસ્ટીંગ ના કેસો હોવાની જરૂર છે જેમાં આ એટોમિક વાક્યોનું વ્યક્તિગત રીતે સાચું અને ખોટું મૂલ્યાંકન કરશે ઉદાહરણ તરીકે ચાલો આપણે કહીએ કે જો આપણી પાસે a એ 15 ની બરાબર છે અને b બરાબર 30 છે તેથી a આ બરાબર 15 છે પ્રથમ એટોમિક કન્ડિશન સાચુ હોવાનું નક્કી કરશે અને બીજી એક 50 કરતા ઓછી 30 હશે તેથી આ સાચું થશે અને બીજો a 5 કરતા મોટો છે તો આ ખોટું હશે અને b એ 60 કરતા ઓછું 50 જે ખોટું હશે તેથી શું આ બેઝીક કન્ડિશન નું કવરેજ પ્રાપ્ત કરે છે ચોક્કસપણે કારણ કે બે ટેસ્ટીંગ કેસોમાં એ મૂલ્યોને સાચા અને ખોટા લે છે માફ કરશો પ્રથમ અભિવ્યક્તિ મૂલ્યને સાચું અને ખોટું લઈ રહ્યું છે બીજા ટેસ્ટીંગ ના કિસ્સામાં બે ટેસ્ટીંગ ના કેસો સાથેની બીજી અભિવ્યક્તિ પણ મૂલ્યોને સાચી અને ખોટી લઈ રહી છે તેથી અમે બેઝીક કન્ડિશન નું કવરેજ પ્રાપ્ત કરીએ છીએ શું આપણે ડીસીઝન કવરેજ પણ પ્રાપ્ત કરીએ છીએ હા આ બે ટેસ્ટીંગ ના કેસો સાથે આપણે ડીસીઝન કવરેજ પણ પ્રાપ્ત કરીએ છીએ કારણ કે પ્રથમ ટેસ્ટીંગ કેસ આ ડીસીઝન ને સાચું માનશે અને બીજો ટેસ્ટીંગ કેસ આનું મૂલ્યાંકન ખોટા કરશે આ બંને બેઝીક કન્ડિશન ની કવરેજ અને ડીસીઝન કવરેજ બંને પ્રાપ્ત કરશે પરંતુ બેઝીક કન્ડિશન નું કવરેજ હંમેશાં ડીસીઝન કવરેજ પ્રાપ્ત કરી શકતું નથી ઉદાહરણ તરીકે જો આપણી પાસે પ્રથમ ટેસ્ટીંગ કેસ કરતા વધારે હોય તો તે 15 અને 60 નો હોય અને બીજો કેસ 5 અને 30 નો હોય તેથી ચાલો હું ફક્ત બે ટેસ્ટીંગ કેસ કરું વૈકલ્પિક ટેસ્ટીંગ કેસો 15 અને 60 a 15 અને b 60 છે અને બીજો ટેસ્ટ કેસ a 5 છે અને b 30 છે આ કિસ્સામાં બંને ટેસ્ટીંગ ના કેસો ખોટાને મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેશે અને તેથી ડીસીઝન કવરેજ પ્રાપ્ત થશે નહીં કારણ કે સંપૂર્ણ બ્રાંચ અભિવ્યક્તિ સાચી અને ખોટી કિંમત પ્રાપ્ત થતી નથી મૂળ કન્ડિશન ની કવરેજ ડીસીઝન કવરેજ ને સુનિશ્ચિત કરતી નથી તેથી ઉપભોગ સંબંધ વિશે આપણે શું કહી શકીએ બેઝીક કન્ડિશન કવરેજ ડીસીઝન કવરેજ આપશે જવાબ ના છે કારણ કે બેઝીક કન્ડિશન ના કવરેજને ડીસીઝન કવરેજ ની ખાતરી કરવાની જરૂર નથી તેથી અમે હજી સુધી જોયું હતું કે ડીસીઝન ટેસ્ટીંગ એ નબળુ ટેસ્ટીંગ માપદંડ છે અને ત્યાં અનેક પ્રકારનાં કન્ડિશન ટેસ્ટીંગ છે તેથી ડીસીઝન ટેસ્ટીંગ જો આપણે તે કરી રહ્યા છીએ તો તે છે કે આપણે પ્રોગ્રામમાં સંપૂર્ણ કન્ડિશન અભિવ્યક્તિ મેળવીએ છીએ ટેસ્ટીંગ ના કેસો ફક્ત તેમને સાચું અને ખોટા મૂલ્યાંકન કરે છે અમે ખૂબ સંપૂર્ણ ટેસ્ટીંગ કરી રહ્યા નથી વધુ સંપૂર્ણ ટેસ્ટીંગ પ્રાપ્ત કરવા માટે આપણે કન્ડિશન ટેસ્ટીંગ કરવાની જરૂર છે અને કન્ડિશન ટેસ્ટીંગ ઘણા પ્રકારના હોય છે અમે ફક્ત બેઝીક કન્ડિશન ના કવરેજ પર જોયું બેઝીક કન્ડિશન ના કવરેજમાં કન્ડિશન અભિવ્યક્તિની એટોમિક કન્ડિશન સાચા અને ખોટા મૂલ્યો પ્રાપ્ત કરે છે કન્ડિશન અભિવ્યક્તિની બધી એટોમિક કન્ડિશન ટેસ્ટીંગ ના કેસોના અમલ દ્વારા સાચા અને ખોટા મૂલ્યો ધારણ કરવા માટે બનાવવામાં આવે છે પરંતુ ત્યાં અન્ય કન્ડિશન ટેસ્ટીંગ તકનીકો પણ છે ચાલો આપણે તે જોઈએ અને કન્ડિશન ટેસ્ટીંગ આપણે જોયું કે બેઝીક કન્ડિશન ટેસ્ટીંગ એ ડીસીઝન ટેસ્ટીંગ કરતા ખરેખર મજબૂત ટેસ્ટીંગ નથી કારણ કે બેઝીક કન્ડિશન ની ટેસ્ટીંગ ડીસીઝન ટેસ્ટીંગ ની ખાતરી આપતું નથી હવે ચાલો હવે પછીની કન્ડિશન આધારિત ટેસ્ટીંગ જોઈએ જે ડીસીઝન ના કવરેજ સાથે બેઝીક કન્ડિશન તરીકે ઓળખાય છે તેથી ડીસીઝન કવરેજ ટેસ્ટીંગ સાથે બેઝીક કન્ડિશન સાથેનો મુખ્ય વિચાર એ છે કે તે બેઝીક કન્ડિશન ની ચકાસણીને સુનિશ્ચિત કરે છે અને ડીસીઝન ટેસ્ટીંગ ડીસીઝન કવરેજ સુનિશ્ચિત કરવા માટે ટેસ્ટીંગ ના કેસ પણ ધરાવે છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ અને આપણે પહેલેથી જ જોયું હતું કે કન્ડિશન ડીસીઝન કવરેજ એ સુનિશ્ચિત કરે છે કે ટેસ્ટીંગ ના કેસો એટોમિક કન્ડિશન ના મૂલ્યાંકનને સાચા અને ખોટા સુયોજિત કરે છે તેથી તમામ એટોમિક કન્ડિશન ટેસ્ટીંગ કેસના અમલ દરમિયાન કેટલીક વાર સાચા અને ખોટાનું મૂલ્યાંકન કરે છે અને સંપૂર્ણ ડીસીઝન સંપૂર્ણ અભિવ્યક્તિ પણ ટેસ્ટીંગ કેસના અમલ દરમિયાન સાચા અને ખોટાનું મૂલ્યાંકન કરે છે હવે ચાલો આ ઉદાહરણ લઈએ a એ 50 કરતા વધારે અથવા b 30 કરતા ઓછું હવે જો આપણી પાસે a એ 70 છે અને b 50 છે અને a એ 30 છે અને b 20 છે તો તે બેઝીક કન્ડિશન કવરેજ પ્રાપ્ત કરે છે કારણ કે પ્રથમ તે સાચું બનાવે છે અને આ ખોટું છે અને બીજું આ ખોટું છે અને આ સાચું છે તેથી પ્રથમ એટોમિક કન્ડિશન પ્રથમ ટેસ્ટીંગ ના કિસ્સામાં સાચા મૂલ્ય લે છે અને બીજા ટેસ્ટીંગ ના કિસ્સામાં ખોટા મૂલ્ય લે છે જ્યાં બીજી કન્ડિશન અભિવ્યક્તિ પ્રથમ ટેસ્ટીંગ ના કિસ્સામાં ખોટા મૂલ્ય લે છે અને બીજા ટેસ્ટીંગ ના કિસ્સામાં સાચું મૂલ્ય લે છે આ બંનેમાં તે સાચુંનું મૂલ્યાંકન કરે છે આ બંને વાક્યો આ બંને ટેસ્ટીંગ ના કિસ્સાઓ બ્રાંચના પરિણામને સાચા પર સુયોજિત કરે છે ડીસીઝન બંને ટેસ્ટીંગ કેસો માટે સાચું હોવાનું મૂલ્યાંકન કરે છે અને તેથી ડીસીઝન ના કવરેજને પ્રાપ્ત કરવા માટે આપણે બીજા ટેસ્ટીંગ કેસનો સમાવેશ કરવાની જરૂર છે a 20 છે આપણે તેને ખોટા પર સેટ કરીએ છીએ અને b 50 છે આ ખોટું બને છે અને આ બંનેએ તેને સાચું રાખ્યું છે તેથી ડીસીઝન કવરેજ પ્રાપ્ત થાય છે કન્ડિશન ના ડીસીઝન ના કવરેજ માટે આપણે ટેસ્ટીંગ ના કેસોમાં કન્ડિશન કવરેજ હાંસલ કરવું પડશે હવે ચાલો બીજી કંડીશન ટેસ્ટીંગ જોઈએ જે મલ્ટીપલ કંડિશન કવરેજ છે આ ટેસ્ટીંગ માં તમામ એટોમિક કન્ડિશન ઓ સાચા અને ખોટા મૂલ્યો ધારે છે એટલું જ નહીં કે સત્ય મૂલ્યોના તમામ સંભવિત કોમ્બાઈનેશન આ ટેસ્ટીંગ કેસો દ્વારા બધા સંભવિત કોમ્બાઈનેશન દ્વારા ધારણ કરવામાં આવે છે જેથી તેનો અર્થ એ કે જો કન્ડિશન અભિવ્યક્તિમાં બે એટોમિક કન્ડિશન ઓ હોય તો આપણને ચાર ટેસ્ટીંગ ની જરૂર છે આને સાચા અને સાચા સાચા અને ખોટા ખોટા અને સાચા અને ખોટા અને ખોટા પર સુયોજિત કરે છે જો આપણી પાસે ત્રણ એટોમિક કન્ડિશન હોય તો આપણને 8 23 ની જરૂર પડે જે 8 ટેસ્ટીંગ કેસો સાચા સાચા સાચા સાચા સાચા ખોટા વગેરે છે હવે ચાલો જોઈએ કે ટેસ્ટીંગ સ્યુટ શું છે જે આ બ્રાંચના અભિવ્યક્તિ માટે બહુવિધ કન્ડિશન નું કવરેજ પ્રાપ્ત કરશે જો નિવેદન કસોટી શું હશે જે બહુવિધ કન્ડિશન નું કવરેજ પ્રાપ્ત કરશે તેથી આપણને જોઈએ છે a 30 છે b 20 છે તેથી ખોટા અને સાચા છે a એ 30 છે b 40 છે તેથી ખોટું અને ખોટું અને પછી સાચું અને ખોટું અને સાચું અને સાચું તેથી જો આ વિધાન માટે મલ્ટીપલ કંડિશન કવરેજ પ્રાપ્ત કરવા માટે આપણને ચાર ટેસ્ટીંગ કેસની જરૂર છે જો આપણે તેનો વિચાર કરીએ તો મલ્ટિપલ કંડિશન કવરેજ એ સૌથી મજબૂત છે મલ્ટિપલ કંડિશન કવરેજ કન્ડિશન કવરેજ અને ડીસીઝન કવરેજ અને કન્ડિશન ડીસીઝન કવરેજ બંનેને સુનિશ્ચિત કરે છે તેથી તે સૌથી સખત ટેસ્ટીંગ છે પરંતુ ચાલો જોઈએ કે આ કન્ડિશન ટેસ્ટીંગ તકનીકોમાં શું ખામીઓ છે પ્રથમ સમસ્યા એ છે કે આપણે કન્ડિશન ની અભિવ્યક્તિ મૂલ્યાંકનની એક સરળ રીત તરફ ધ્યાન આપ્યું કમ્પાઇલર તેનું મૂલ્યાંકન કરતું નથી જેમ કે તે કન્ડિશન ોના શોર્ટ સર્કિટ મૂલ્યાંકન તરીકે ઓળખાય છે તેમાંથી શું છે તેનું મૂલ્યાંકન કરે છે બધી કન્ડિશન નું મૂલ્યાંકન કરવામાં આવતું નથી ત્યાં સુધી કે અમુક કન્ડિશન નું પરિણામ અન્ય કન્ડિશન નું મૂલ્યાંકન કરતું નથી અન્ય કન્ડિશન નું મૂલ્યાંકન કરવામાં આવતું નથી તેથી અન્ય કન્ડિશન ોને વિવિધ સંભવિત મૂલ્યો આપવાનું ખરેખર વાંધો નહીં આવે અમે શોર્ટ સર્કિટ મૂલ્યાંકનનું ઉદાહરણ જોશું અને શા માટે બહુવિધ કન્ડિશન કવરેજ અને કન્ડિશન ડીસીઝન કવરેજ તેથી આપણે જે રીતે જોયું તે ખરેખર ખૂબ સરળ છે કમ્પાઇલર ખરેખર તેના જેવા મૂલ્યાંકન કરતું નથી અને તેથી ટેસ્ટીંગ ના કેસોની સંખ્યા જરૂરી છે ઓછા બનો અને આપણી કેટલીક ધારણાઓ ખરેખર ખૂબ સરળ હતી કમ્પાઇલર તેનું મૂલ્યાંકન કરતું નથી બીજી સમસ્યા એ વેરિયેબલ વચ્ચે આધાર છે ઉદાહરણ તરીકે જો આપણે કોઈ પાત્ર ચકાસી રહ્યા છીએ કે આપણે કોઈ પાત્ર વાંચી રહ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ કે તે A અથવા E છે કે આપણે આ અભિવ્યક્તિ અક્ષર લખીશું કે એ છે અથવા અક્ષર E છે પરંતુ તે પછી બહુવિધ કન્ડિશન નું કવરેજ પ્રાપ્ત કરવા માટે આ શક્ય બનશે નહીં કારણ કે આમાંથી તે શ્રેષ્ઠ એક પણ સાચી હોઈ શકે છે આ માટે આપણે સાચું સાચું હોઈ શકતા નથી તેથી વેરિયેબલ વચ્ચેના આધારને કારણે કન્ડિશન ના કેટલાક કોમ્બાઈનેશન બિલકુલ શક્ય ન હોવા છતાં અમારા કવરેજને કેટલાક કન્ડિશન ના મૂલ્યોને સેટ કરવાની જરૂર પડી શકે છે તે મૂલ્યો સેટ કરવું શક્ય નથી આ ફક્ત કમ્પાઇલર દ્વારા શોર્ટ સર્કિટ મૂલ્યાંકનનું એક ઉદાહરણ છે અને વસ્તુઓને વધુ જટિલ બનાવવા માટે શોર્ટ સર્કિટ મૂલ્યાંકન કમ્પાઇલર થી કમ્પાઇલર સુધી બદલાય છે આપણે ધારણા કરી શકતા નથી કે બધા કમ્પાઇલર આ જુદા જુદા કમ્પાઇલર જેવી કન્ડિશન અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરે છે વિવિધ વસ્તુઓ કરી શકે છે હવે ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે સામાન્ય રીતે કમ્પાઇલર શોર્ટ સર્કિટનું મૂલ્યાંકન કરે છે જો આપણી પાસે a 30 અને b 50 એ કન્ડિશન અભિવ્યક્તિ છે તો આપણે જાણીએ છીએ કે પ્રથમ તેનું મૂલ્યાંકન ડાબી બાજુએથી મૂલ્યાંકન કરતું નથી અને પ્રથમ એક ખોટી રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે પછી તેને બીજી કન્ડિશન નું મૂલ્યાંકન કરવાની જરૂર નથી તેથી પછી ભલે આપણે બીજાને ખોટું આપીએ કે ખોટું તે ખરેખર વાંધો નથી કારણ કે કમ્પાઇલર તેને તપાસતું નથી એ જ રીતે જો કન્ડિશન અભિવ્યક્તિ a 30 અથવા b 50 હોય તો અહીં પણ જ્યાં સુધી કોઈ અન્યનું મૂલ્યાંકન કરે ત્યાં સુધી તે ચકાસાયેલ નથી જ્યારે કેટલાક કમ્પાઇલર ડાબી બાજુથી મૂલ્યાંકન કરી શકે છે અને જો તેમને જોવા મળે છે કે પ્રથમ એક મૂલ્યાંકન સાચું કરે છે પ્રથમ એટોમિક કન્ડિશન સાચા મૂલ્યાંકન કરે છે કમ્પાઇલર બીજી અભિવ્યક્તિની તપાસ કરશે નહીં કે તે સાચું છે કે ખોટું તેથી અમારા કવરેજમાં આપણી સેટિંગ સાચી કે ખોટી તે આ કમ્પાઇલર સાથે આપણને બહુ અર્થ હશે કારણ કે તે તેનો ઉપયોગ કરતું નથી હવે આપણે મલ્ટિપલ કંડિશન કવરેજ ની બીજી રીત પર નજર કરીએ આ એક મોટી સમસ્યા છે ખરેખર સમસ્યા એ છે કે મલ્ટિપલ કંડિશન કવરેજ સૌથી મજબૂત હોવા છતાં પરંતુ ટેસ્ટીંગ ના કેસોની સંખ્યા એક્ષ્પોનેન્શિયલ છે તેથી જો આપણી પાસે બ્રાંચના અભિવ્યક્તિમાં n એટોમિક વાક્યો છે તો પછી અમને 2n ટેસ્ટીંગ ના કેસોની જરૂર છે તેથી જો n10 છે તો આપણને 1024 ટેસ્ટીંગ ના કેસોની જરૂર છે આવા કેસ ઘણાં બધાં છે અને કલ્પના કરો કે જો આપણી પાસે 20 અથવા 30 એટોમિક કન્ડિશન વાક્યો એટોમિક કન્ડિશન ઓ બ્રાંચમાં દેખાઈ રહી છે અને ત્યાં ઘણા ઉપયોગો છે જ્યાં 20 અથવા 30 એટોમિક કન્ડિશન સામાન્ય છે ઉદાહરણ તરીકે ભેગા કરેલા કંટ્રોલર એપ્લિકેશન્સમાં જ્યાં વિવિધ પરિમાણો હોય છે અને ચોક્કસ વેરિયેબલ અમુક ક્રિયાઓ પર આધારીત છે કે અમુક વેરિયેબલના મૂલ્યો અમુક ક્રિયાઓએ તેમના કન્ડિશન વાક્યો દસ પંદર અને વીસ વેરિયેબલને સમાવી લેતા હોય છે જો આપણે તે એપ્લિકેશંસનું ટેસ્ટીંગ કરવું છે અને અમને ફક્ત એક અભિવ્યક્તિ તપાસવા માટે 220 ટેસ્ટીંગ ના કેસો અથવા 230 ટેસ્ટીંગ ના કેસોની જરૂર છે કારણ કે પ્રોગ્રામમાં આવા ડઝનેક વાક્યો હોઈ શકે છે તેથી જ્યાં સુધી આપણી પાસે કન્ડિશન અભિવ્યક્તિમાં ફક્ત 2 અથવા 3 એટોમિક કન્ડિશન હોય ત્યાં સુધી બહુવિધ કન્ડિશન નું કવરેજ અર્થપૂર્ણ છે હવે આપણે શું કરીએ આપણે ટેસ્ટીંગ ના ઓછા કેસોની સંખ્યા સાથે બહુવિધ કન્ડિશન ના કવરેજની સંપૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ આપણે લાખો ટેસ્ટીંગ ના કેસો ચલાવી શકતા નથી આપણે એટોમિક કન્ડિશન ઓમાં સંખ્યાબંધ ટેસ્ટીંગ ના કિસ્સાઓમાં લીનીયર સંખ્યામાં ટેસ્ટીંગ ના કિસ્સાઓ હોઈ શકે એટોમિક વાક્યોની સંખ્યા વ્યવહારિક નથી તેથી તે પ્રેરણાથી આપણે સુધારેલી કન્ડિશન ના ડીસીઝન કવરેજ પર ધ્યાન આપીશું હવે આ એક બીજું ઉદાહરણ છે અહીં આપણી પાસે 5 એટોમિક કન્ડિશન ઓ છે અને જો આપણે અહીં શોર્ટ સર્કિટ મૂલ્યાંકન સાથે લખીશું તો આપણે શોર્ટ સર્કિટ મૂલ્યાંકનોને ડેશ તરીકે લખ્યા છે તેથી કમ્પાઇલર એટોમિક અભિવ્યક્તિના મૂલ્યને ધ્યાનમાં લીધા વગર મૂલ્યાંકન કરશે કારણ કે ડેશ એ લખ્યું છે આ કાળજી લેતું નથી તેથી સામાન્ય રીતે આપણે 25 ની જરૂર પડશે જે આ અભિવ્યક્તિ માટે બહુવિધ કન્ડિશન ના કવરેજને પ્રાપ્ત કરવા માટે 32 ટેસ્ટીંગ કેસ છે પરંતુ શોર્ટ સર્કિટ મૂલ્યાંકન સાથે અમને ફક્ત 13 ટેસ્ટીંગ ના કેસોની જરૂર છે તેથી અન્ય 19 ટેસ્ટીંગ ના કિસ્સાઓ ખરેખર નિરર્થક છે પછી ભલે આપણે તે ટેસ્ટીંગ ના કેસો અન્ય 19 ટેસ્ટીંગ ના કેસો લખીએ તો તે કંઇ સારા નથી આપણે તે ટેસ્ટીંગ નાં કેસો પણ ચલાવવાની જરૂર નથી અને શોર્ટ સર્કિટ મૂલ્યાંકનને કારણે તેની કોઈ અસર થઈ નથી આ ફક્ત શોર્ટ સર્કિટ મૂલ્યાંકનની અસરનું ઉદાહરણ છે તેથી કમ્પાઇલર દ્વારા શોર્ટ સર્કિટ મૂલ્યાંકન ટેસ્ટીંગ ના કેસોની સંખ્યા ઓછી સંખ્યામાં ઘટાડે છે પરંતુ હંમેશાં નહીં અને અમને ખબર નથી ચોક્કસ કમ્પાઇલર માટે શોર્ટ સર્કિટ મૂલ્યાંકન શું છે અમે અમારી ધારણાને સરળીકરણ કરી શકતા નથી કારણ કે તે ઉપયોગ કરતી વિશિષ્ટ શોર્ટ સર્કિટ તકનીકોને કમ્પાઇલર કરવા માટે કમ્પાઇલર બદલાય છે હવે આ પ્રેરણાથી ઘણા એવા પ્રોગ્રામ્સ છે કે જ્યાં કન્ડિશન વાક્યોમાં સંખ્યાબંધ એટોમિક કન્ડિશન 20 30 ના ક્રમમાં મોટા હોય અમે બહુવિધ કન્ડિશન કવરેજનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ આપણે બહુવિધ કન્ડિશન કવરેજ જેટલી ટેસ્ટીંગ ના કેસની સંખ્યામાં ઘટાડો કરી શકે છે તેટલી ખામી શોધી કાઢવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકીએ છીએ એટોમિક કન્ડિશન ની સંખ્યામાં લીનીયર હોઈ શકે તેથી તે કન્ડિશન ના ડીસીઝન કવરેજ માં ફેરફાર થયેલ છે હવે ચાલો આપણે અહીં મુખ્ય વિચારો જોઈએ તે એક મહત્વપૂર્ણ ટેસ્ટીંગ તકનીક બની ગઈ છે અને ઘણાં ધોરણો ખાસ કરીને સલામતીના જટિલ સોફ્ટવેર માટે MC DC કવરેજ જરૂરી છે અહીં મુખ્ય વિચાર એ છે કે આપણે કન્ડિશન ના મહત્વપૂર્ણ સંયોજનનું ટેસ્ટીંગ કરવા માંગીએ છીએ હું કન્ડિશન ના તમામ સંભવિત સંયોજનને અજમાવવા માંગતો નથી આપણે કન્ડિશન ના મહત્વપૂર્ણ સંયોજનને અજમાવવા માંગીએ છીએ અને અમારું અર્થ શું છે તે દરેક બેઝીક કન્ડિશન છે તેથી તે દરેક એટોમિક કન્ડિશન છે તે બ્રાંચના પરિણામો અન્ય કન્ડિશન થી સ્વતંત્ર રીતે નક્કી કરે છે તેથી અમારો અર્થ એ છે કે આપણે કોઈ પણ એક એટોમિક કન્ડિશન માટે રાખીએ છીએ આપણે અન્ય કન્ડિશન ને સતત રાખીશું અને માત્ર એટોમિકની કન્ડિશન ને સાચા અને ખોટામાં બદલીશું અને બ્રાંચના પરિણામને સાચા અને ખોટામાં બદલવું જોઈએ તેથી આપણે દરેક બેઝીક કન્ડિશન માટે આવા ટેસ્ટીંગ નાં કેસો હોવું જરૂરી છે તેથી MC DC કવરેજ પ્રાપ્ત કરવા માટે તેને વધુ નક્કર દ્રષ્ટિએ કહેવા માટે અમને ત્રણની જરૂર છે અમારી પાસે ત્રણ જરૂરિયાતો છે પ્રથમ દરેક બેઝીક કન્ડિશન ને સાચી અને ખોટી બનાવવી જોઈએ આ તે જ કન્ડિશન છે જેમ કે દરેક બેઝીક કન્ડિશન સાચી હોવી જોઈએ અને ખોટા મૂલ્યો અને અન્ય બધી કન્ડિશન ોના મૂલ્યો પણ જો આપણે એક એટોમિક કન્ડિશન પર નજર નાખીએ છીએ જ્યારે આ મૂળ કન્ડિશન સાચી અને ખોટીનું મૂલ્યાંકન કરે છે ત્યારે અન્ય તમામ એટોમિક કન્ડિશન ઓના મૂલ્યો સમાન હોવા જોઈએ અને આ માટે સાચા અને ખોટાનું મૂલ્યાંકન કરવા માટે આપણને સંપૂર્ણ કોમ્બાઈનેશન ની કન્ડિશન ની જરૂર છે એટોમિક કન્ડિશન માટે ખોટું છે હવે ચાલો આને વધુ કાળજીપૂર્વક જોઈએ અને આપણે કેટલાક ઉદાહરણો પણ જોશું તે પહેલાં આપણે અહીં ફક્ત ઉલ્લેખ કરવો જોઈએ કે કન્ડિશન ડીસીઝન કવરેજ કરતા બહુવિધ કન્ડિશન નો ડીસીઝન કવરેજ એક મજબૂત કવરેજ છે અને આપણે જોયું હતું કે કન્ડિશન ડીસીઝન કવરેજ એ ડીસીઝન કવરેજ અને કન્ડિશન ના કવરેજ અને ડીસીઝન કવરેજ કરતાં વધુ મજબૂત ટેસ્ટીંગ છે બ્રાંચ કવરેજ એ સ્ટેટમેન્ટ કવરેજ કરતા વધુ મજબૂત ટેસ્ટીંગ છે અને અહીં જુઓ MC DC કન્ડિશન ના ડીસીઝન ના કવરેજ કરતાં વધુ મજબૂત છે તેથી આનો અમારો ખરેખર અર્થ શું છે તે છે કે જો આપણે MC DC ટેસ્ટીંગ કરી રહ્યા છીએ તો અમને કોઈ અન્ય કન્ડિશન ની ટેસ્ટીંગ વિશે ચિંતા કરવાની જરૂર નથી અમે પહેલેથી જ કહ્યું છે કે મલ્ટિપલ કંડિશન કવરેજ ભલે તે એક મજબૂત ટેસ્ટીંગ તકનીક છે તે એક મજબૂત ટેસ્ટીંગ આવશ્યકતા છે પરંતુ તે પછી તે વ્યવહારિક નથી કે એટોમિક કન્ડિશન ઓની સંખ્યામાં ઘણા બધા ટેસ્ટીંગ ના કિસ્સા એક્ષ્પોનેન્શિયલ હશે MC DC એ મોડિફાઇડ કંડિશન ડિસીઝન કવરેજ માટેનો અર્થ છે અને પ્રાયોગિક રૂપે એવું જોવા મળ્યું છે કે બગ ની તપાસ અસરકારકતા લગભગ ઘણી કન્ડિશન કવરેજ જેટલી જ છે પરંતુ બહુવિધ કન્ડિશન પ્રાપ્ત કરવા માટે જરૂરી ટેસ્ટીંગ ના કેસોની સંખ્યા આ ફેરફાર કરેલી કન્ડિશન ડીસીઝન કવરેજ કે શું MC DC એટોમિક કન્ડિશન ઓની સંખ્યામાં લીનીયર છે ચાલો જોઈએ MC DC શું છે તે સુધારેલ કન્ડિશન ડીસીઝન કવરેજ માટે વપરાય છે તે એક કન્ડિશન કવરેજ તકનીક પણ છે MC DCમાં અહીંનો મુખ્ય વિચાર એ છે કે દરેક કન્ડિશન ડીસીઝન ના પરિણામને સ્વતંત્ર રીતે અસર કરતી બતાવવામાં આવશે તેથી ટેસ્ટીંગ ના કિસ્સાઓ આવા હોવા જોઈએ કે કન્ડિશન અભિવ્યક્તિની દરેક એટોમિક કન્ડિશન ડીસીઝન ના પરિણામને સ્વતંત્ર રીતે અસર કરશે ડીસીઝન જ્યારે એટોમિક કન્ડિશન સાચી હશે ત્યારે સાચા હશે અને જ્યારે એટોમિક કન્ડિશન ખોટી હશે ત્યારે તે ખોટું હશે તેથી અમે કહી શકીએ કે જ્યારે એટોમિક કન્ડિશન સાચાથી ખોટામાં બદલાઈ જાય ત્યારે ડીસીઝન બદલાય છે અહીં આવશ્યક ટેસ્ટીંગ ના કેસોની સંખ્યા એટોમિક કન્ડિશન ની સંખ્યા કરતા ઓછામાં ઓછા બમણા હશે અને તેથી આપણે કહી શકીએ કે તે લીનીયર છે તે 2n જેવું નથી તે 2n અથવા નજીક હશે તે એટોમિક કન્ડિશન ઓની સંખ્યામાં લીનીયર હશે તેથી અમે અહીં રોકાઈશું અને આગામી સત્રમાં MC DC ટેસ્ટીંગ પર ફરીથી ચર્ચા કરીશું